નમસ્કાર તેથી છેલ્લા સેશનમાં આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટ વિશે ચર્ચા કરી તેથી આજે આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટ માં સંગ્રહિત ઉર્જા વિશે વાત કરીશું અને તે પછી પણ આપણે આદર્શ ટ્રાન્સફોર્મર વિશે ચર્ચા કરીશું તો ચાલો આજના સેશન ની ચર્ચા શરૂ કરીએ આપણે જાણીએ છીએ તેમ ઇન્ડક્ટર માં સંગ્રહિત ઉર્જા w12Li2 દ્વારા લખી શકાય છે હવે ચુંબકીય રીતે જોડાયેલા કોઇલ માં સંગ્રહિત ઉર્જા શોધવા માટે ચાલો નીચેની સર્કિટ ધ્યાનમાં લઈએ અહીં i1અને i2 કરંટ છે જે ડાબી અને જમણી કોઇલ માં વહે છે v1એ પ્રથમ કોઇલ એક્રોસ વોલ્ટેજ છે અને બીજી કોઇલ એક્રોસ વોલ્ટેજ v2છે તેઓ પાસે L1 અને L2 ઇન્ડક્ટન્સ છે અને અને M એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે ચાલો હવે ધારો કે પહેલા કરંટ i1અને i2એ શરૂઆત માં શૂન્ય છે તેનો અર્થ એ કે સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા 0 છે હવે i1એ 0 થી I1 સુધી વધવા માટે માન્ય છે તે એક આર્બીટ્રરી વેલ્યુ જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ કરંટ i20 ની જાળવણી કરતી વખતે તે કિસ્સામાં કોઇલ માનો પાવર નીચે પ્રમાણે આપી શકાય છે p1tv1i1i1L1di1dt અને સર્કિટ માં સંગ્રહિત ઉર્જા w1p1dtL10I1i1dt12L1I12 દ્વારા આપવામાં આવે છે હવે જો કરંટ i 2ને 0 થી I2 સુધી વધવાની મંજૂરી છે તે ફરી એક આર્બીટ્રરી વેલ્યુ છે જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ જ્યારે પ્રથમ કોઇલ માં સમાન કરંટ જાળવણી કરતી વખતે તે કિસ્સામાં પ્રથમ કોઇલ માં ઇન્ડ્યુસ્ડ મ્યુચ્યુઅલ વોલ્ટેજ M12di2dt હશે જ્યારે કોઇલ 2 માં I1 માં કોઈ ફેરફાર ન હોવાથી તે શૂન્ય હશે તેથી di1dt શૂન્ય હશે જ્યારે આપણે કોઇલ 2માં મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ વિશે વાત કરીશું કોઇલ 2 માટે આપણી પાસે મ્યુચ્યુઅલ વોલ્ટેજ અને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ M12di2dtહશે તેથી કરંટ માં વધારો થવાને કારણે કોઇલ માં રહેલો પાવર p2ti1M12di2dti2v2i1M12di2dti2L2di2dt દ્વારા આપવામાં આવશે અને સર્કિટ માં સંગ્રહિત ઉર્જા w2p2dtM12I10I1di2L20I2i2dtM12I1I212L2I22 દ્વારા આપવામાં આવશે હવે તે કિસ્સામાં સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે બંને i1 અને i2 તેમની કોન્સ્ટન્ટ વેલ્યુ પર પહોંચી ગયા હશે તેથી સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા હશે ww1w212L1I12M12I1I212L2I22 હવે જો આપણે તેનો ક્રમ ઉલટાવીએ કે જેના દ્વારા કરંટ તેની અંતિમ વેલ્યુ સુધી પહોંચે તેનો અર્થ એ છે કે પહેલા આપણે i2ને 0 થી I2સુધી વધારીશું અને પછી i1ને 0 થી I1સુધી વધારીશું તે કિસ્સામાં સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા આ પ્રમાણે આપી શકાય છે w12L1I12M21I1I212L2I22 હવે આપણે અંતિમ સ્થિતિ પર કેવી રીતે પહોંચીશું તેને ધ્યાનમાં લીધા વિના સંગ્રહિત કુલ ઉર્જા સમાન હોવી જોઈએ તે કિસ્સામાં જો તમે આ બે સમીકરણો ની તુલના કરો તો તમે ફક્ત એટલું કહી શકો છો કે MM12M21 સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા આપણે w12L1I12MI1I212L2I22 તરીકે લખી શકીએ છીએ હવે આ સમીકરણ આપણે એમ માનીને મેળવ્યુ છે કે બંને કોઇલ માં કરંટ ડોટેડ ટર્મિનલ માં પ્રવેશી રહ્યા છે તેનો અર્થ એ કે મ્યુચ્યુઅલ વોલ્ટેજ જે ઇન્ડ્યુસ્ડ કોઇલ માની કોઈ પણ એકમાં છે તે પોઝિટિવ હશે તેથી જો એક કરંટ ડોટેડ ટર્મિનલમાં પ્રવેશ કરે છે જ્યારે બીજો અન્ય ડોટેડ ટર્મિનલ છોડે છે તો મ્યુચ્યુઅલ વોલ્ટેજ હવે નેગેટિવ બને છે તે કિસ્સામાં મ્યુચ્યુઅલ ઉર્જા પણ નેગેટિવ થશે તેથી સર્કિટ માં સંગ્રહિત કુલ ઉર્જા w12L1I12 MI1I212L2I22 બનશે હવે આપણે ધ્યાનમાં લીધેલ છે કે I1અને I2 કેટલાક આર્બીટ્રરી વેલ્યુ છે તેથી આપણે તેને બીજી કોઈ વેલ્યુ સાથે બદલીએ છીએ જેમ કે આપણે જેનેરિક i1અને i2સમીકરણો ના સિમ્બોલ સાથે બદલીએ છીએ ઇન્સ્ટનટેનિયસ ઉર્જા જે સર્કિટ માં સંગ્રહિત કરવામાં આવશે જે કેટલાક સામાન્ય એક્સપ્રેશન દ્વારા આપી શકાય છે અને તે સામાન્ય એક્સપ્રેશન છે w12L1i12±Mi1i212L2i22 તેથી આ પ્લસ માઇનસ ડોટ્સ માંથી કરંટ કેવી રીતે પ્રવેશ કરે છે અને છોડે છે તેના આધારે હશે હવે આપણે મ્યુચ્યુઅલ ટર્મ માટે પોઝિટિવ સાઈન પસંદ કરીશું જ્યારે બંને કરંટ ડોટેડ ટર્મિનલ્સ માં પ્રવેશ કરે છે અથવા છોડે છે નહીં તો આપણે તેને નેગેટિવ ગણીશું ચાલો હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન માટે અપર લિમિટ સ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ આપણે જાણીએ છીએ કે સર્કિટ માં સંગ્રહિત ઉર્જા નેગેટિવ હોઈ શકે નહીં કારણ કે આપણે સર્કિટ વિશે વાત કરી રહ્યા છીએ જે પ્રકૃતિમાં પેસિવ છે તેથી આપણે અનુકૂળ રીતે કહી શકીએ 12L1i12 Mi1i212L2i22≥0 હવે આપણી પાસે એક્સપ્રેશન માં બે સ્કવેર ટર્મ છે તો હવે હું શું કરીશ આપણે પ્રથમ સંપૂર્ણ સ્ક્વેર બનાવીએ છીએ તેથી આપણે શું કરીશું આપણે મૂળભૂત રીતે એક્સપ્રેશનમાં i1i2L1L2 ને એડ કરીશું અને બાદબાકી કરીશું તેથી જ્યારે તમે એડ કરશો અથવા i1i2L1L2 ની બાદબાકી કરશો તમે ઉપરના સમીકરણ ને 12i1L1 i2L22i1i2L1L2 M≥0 તરીકે સરળ બનાવી શકો છો હવે આ સ્ક્વેર ટર્મ હોવાથી આ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં તે શૂન્ય હોઈ શકે છે તેથી આપણી પાસે ક્રાઇટેરીઆ નો અપડેટેડ કોન્સ્ટન્ટ હોઈ શકે છે L1L2 M≥0⇒M≤L1L2 તેથી આપણે હવે અપડેટેડ ક્રાઇટેરીઆ મેળવીએ છીએ તેથી જો તમે તેને સરળ બનાવશો તો તમે M≤L1L2 મેળવશો તેથી તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કોઇલ ના સેલ્ફ ઇન્ડક્ટન્સ ના જીઓમેટ્રીક સરેરાશ કરતાં વધુ હોઈ શકતું નથી હવે આ શરત આપણે ઇક્વાલિટી કોન્સ્ટન્ટ માં રૂપાંતરિત કરી શકીએ છીએ જ્યારે તમે તેને ઇક્વાલિટી માં રૂપાંતરિત કરો તો ચાલો આપણે કોઈક કોન્સ્ટન્ટ k સાથે ગુણાકાર કરીએ તો આપણે લખી શકીએ MkL1L2 આ k એ કપલીંગનો કોએફીસીઅન્ટ તરીકે ઓળખાય છે તેથી કપલીંગનો કોએફીસીઅન્ટ એ બે કોઇલ વચ્ચેના ચુંબકીય જોડાણ નું માપ છે k ની વેલ્યુ 0 ≤ k ≤1 હશે જો k 1 છે તો આપણે કહીશું કે સર્કિટ સંપૂર્ણ રીતે જોડાયેલ છે જો k એ 0 5 કરતા ઓછું હોય તો આપણે કહી શકીએ કે સર્કિટ લુઝલી કપલ્ડ છે અને જો k એ 0 5 કરતા વધારે હોય તો આપણે કહીએ છીએ કે તે સ્ટ્રોંગલી કપલ્ડ છે ચાલો આપણે તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે આપણે કપલ્ડ સર્કિટ માં સંગ્રહિત ઉર્જા સંબંધિત શું ચર્ચા કરી આપણે કપલ્ડ ઇંડકટન્સમાં t1s પર સંગ્રહિત ઉર્જા શોધવાની જરૂર છે જો v60 cos 4t30 V હવે જો તમે આ સર્કિટ જોશો તો ત્યાં L1 L2 ને 5 અને 4 હેનરી તરીકે આપેલા છે તો k બનશે kML1L22 5200 56 તો k એ 0 56 હોવાથી આપણે કહીશું કે સર્કિટ ચુસ્ત રીતે ટાઇટલી કપલ્ડ છે 5 કરતા ઓછું હોય તો આપણે કહીશું કે તે લુઝલી કપલ્ડ છે અને જ્યારે k એક ની સમાન હશે તે કિસ્સામા આપણે કહીશું કે સર્કિટ સંપૂર્ણ રીતે કપલ્ડ છે હવે પછીનું કાર્ય એ છે કે સંગ્રહિત ઉર્જા શોધવાનું આપણે કરંટ ની કિંમતની ગણતરી કરવી પડશે તેથી તે માટે આપણે શું કરવાની જરૂર છે સૌ પ્રથમ આપણે સર્કિટ ની ફ્રીક્વન્સી ડોમેન સમકક્ષ મેળવવાની જરૂર છે તેથી જ્યારે તમે ફ્રીક્વન્સી ડોમેન સમકક્ષ મા રૂપાંતરિત કરો છો તો 60 cos 4t30 ⇒60∠30°ω4rads 5HjωL1j20 2 5HjωMj10 4HjωL2j16 116F1jωC j4 જો તમે સર્કિટ માં આ બધી વેલ્યુ મૂકો તો તમને સર્કિટ ફ્રીક્વન્સી ડોમેન માં મળશે ચાલો ધારીએ કે કરંટ I1 સર્કિટ ની ડાબા ભાગમા વહે છે અને I2 સર્કિટ ની જમણા ભાગ માં વહે છે જો તમે આ બે કરંટ જોશો તો બંને ડોટ્સ ની અંદર જઇ રહ્યા છે મતલબ કે મ્યુચ્યુઅલ વોલ્ટેજ પોઝિટિવ થશે મેશ 1 માટે 10j20I1j10I260∠30° મેશ 2 માટે j4j16I2j10I10⇒I1 1 2I2 પ્રથમ લૂપ માં ઉપરની વેલ્યુ મુક્ત આપણને 12 j14I260∠30°⇒I23 6° મળશે અને I1 1 4°A આગળનું કાર્ય એ છે કે હવે આપણે કરંટ ની જે વેલ્યુ મળી છે તેને ટાઈમ ડોમેન માં કન્વર્ટ કરીશું તેથી i13 905 cos 4t 19 4 i23 6 હવે આપણે t1s સમય પર ઉર્જા નું મૂલ્ય શોધવાની જરૂર છે 4t4rad229 2વેલ્યુ થશે તેથી i13 905 cos 229 2 19 4 3 389A i23 254 cos 229 2160 6 2 284A કપલ્ડ ઇન્ડક્ટર મા સંગ્રહિત કુલ ઉર્જા છે w12L1i12Mi1i212L2i2220 73J ચાલો હવે આદર્શ ટ્રાન્સફોર્મર નામના બીજા વિષય પર ચર્ચા શરૂ કરીએ હવે આદર્શ ટ્રાન્સફોર્મર શું છે આદર્શ ટ્રાન્સફોર્મર તે છે જેની પાસે સંપૂર્ણ કપલિંગ હોય તેનો અર્થ એ છે કે જો તમારી પાસે ચુંબકીય રીતે કપલ્ડ સર્કિટ હોય અને તમારી પાસે કપ્લીંગ કોએફીસીઅન્ટ એક ની સમાન હોય જેનો અર્થ થાય છે કે સર્કિટ જેમાં સંપૂર્ણ કપ્લીંગ છે તે આદર્શ ટ્રાન્સફોર્મર હશે તેમાં વધારે પરમીએબીલીટી ના કોમન કોર પર મોટી સંખ્યામાં ટર્ન્સ સાથે બે અથવા વધુ કોઇલ હોય છે આપણી પાસે ટ્રાન્સફોર્મર કોરમાં વધારે પરમીએબીલીટી હોવાથી ફ્લક્સ જે ઉત્પન્ન થશે તે બંને કોઇલ ના તમામ ટર્ન્સ સાથે જોડાશે આમ તે સંપૂર્ણ કપલિંગ પરિણમશે આદર્શ ટ્રાન્સફોર્મર એ બે કપલ્ડ ઇન્ડક્ટર નો લિમિટિંગ કેસ છે જ્યાં ઇન્ડક્ટન્સ અનંત સુધી પહોચે છે અને કપલિંગ પરફેક્ટ છે આને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે આદર્શ ટ્રાન્સફોર્મર ની એક સર્કિટ ને ધ્યાનમા લઈશું આ કિસ્સામાં જો તમે જુઓ તો v1કોઇલ ની ડાબી બાજુએ લાગુ કરેલ છે અને કોઇલ ની જમણી બાજુ v2લાગુ કરેલ છેM મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે L1 અને L2બંને કોઇલ ના સેલ્ફ ઈન્ડકટન્સ છે હવે i1અને i2બંને ડોટ માં પ્રવેશ કરે છે તેનો અર્થ છે મ્યુચ્યુઅલ વોલ્ટેજ પોઝિટિવ થશે આપણે ફ્રીક્વન્સી ડોમેન્સમાં V1અને V2 માટે ના સમીકરણો લખીશું V1jωL1I1jωMI2I1V1 jωMI2jωL1 V2jωMI1jωL2I2 બંને સમીકરણો ને ભેગા કરતા V2jωL2I2MV1L1 jωM2I2L1 હવે તમે તે જાણો છો કે સંપૂર્ણ કપલિંગ ના કિસ્સામાં ML1L2 છે તેથી જ્યારે તમે k બરાબર 1 લ્યો એટલે કે સંપૂર્ણ રીતે જોડાયેલા કોઇલ ML1L2 હવે આ વેલ્યુ ને આપણે પાછલા સમીકરણમાં મૂકીશું અને જ્યારે આપણે તેને સરળ બનાવીએ ત્યારે આપણને V2jωL2I2L1L2V1L1 jωL1L2I2L1L2L1V1nV1 મળશે હવે n શું છે n એ ટ્રાન્સફોર્મર ના ટર્ન રેશિયો તરીકે જાણીતું છે તેથી જો તમે એક્સપ્રેશન જોશો જો L1L2M→∞ તો n એ સમાન જ રહેશે કપલ્ડ કોઇલ આદર્શ ટ્રાન્સફોર્મર બનશે તેને સમરાઇઝ કરવા માટે આપણે કહી શકીએ કે જો તેમાં નીચેના ગુણધર્મો હોય તો ટ્રાન્સફોર્મર આદર્શ માનવામાં આવે છે કોઇલ માં ખૂબ મોટું રિએકટન્સ હોય L1L2M→∞ 2 કપ્લીંગ કોએફીસીઅન્ટ એક ની સમાન હોય k1 3 પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ લોસલેસ હોય R10R2 હવે એક આદર્શ ટ્રાન્સફોર્મર એ યુનિટી કપલ્ડ લોસલેસ ટ્રાન્સફોર્મર છે જેમાં પ્રાયમરી અને સેકન્ડરી કોઇલ માં અનંત સેલ્ફ ઇન્ડકટન્સ હોય છે આપણે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર નો સર્કિટ સિમ્બોલ આ રીતે બતાવીએ છીએ જ્યાં આપણી પાસે કોઇલ એક અને બે છે અને ટર્ન નો રેશિયો N1N2 છે પ્રાયમરી કોઇલ માં N1ટર્ન છે સેકન્ડરી કોઇલ માં N2 ટર્ન છે અને આ બંને ની વચ્ચે જે ડબલ લાઈન છે તે એવું બતાવે છે કે ટ્રાન્સફોર્મર માં કોર હાજર છે હવે પ્રાયમરી વાઇન્ડીંગ માં N1ટર્ન છે અને સેકન્ડરી વાઇન્ડીંગ માં N2ટર્ન છે તો હવે આપણે શું કરીશું આપણે ટ્રાન્સફોર્મર સર્કિટ માં આ સાઈનુસોઇડલ વોલ્ટેજ લાગુ કરીશું જે આપણે હમણાં જોયું અને તે કિસ્સામાં પેદા થયેલ ચુંબકીય ફ્લક્સ બંને વાઇન્ડીંગ માંથી પસાર થશે વોલ્ટેજ v1 અને v2ને શોધવા માટે તમે ફક્ત ફેરાડે નો નિયમ Faradays law લાગુ કરી શકો છો જ્યારે તમે પ્રાયમરી કોઇલ માં વોલ્ટેજ લાગુ કરો છો તો પછી શું થશે તમે કહી શકો છો કે v1N1ddt એ જ રીતે સેકન્ડરી વાઇન્ડીંગ એક્રોસ્મા વોલ્ટેજ છે v2N2ddt હવે જો તમે બંને સમીકરણોનો ભાગાકાર કરશો તો આપણને v2v1N2N1n મળશે જે ટ્રાન્સફોર્મર નો ટર્ન રેશિયો સિવાય કંઈ નથી હવે પાવર કન્ઝર્વેશન ના કારણોસર પ્રાયમરીને પૂરી પાડવામાં આવતી ઉર્જા સેકન્ડરી દ્વારા શોષાયેલ ઉર્જા જેટલી હોવી જોઈએ તેથી જ્યારે તમે ઉર્જા સંરક્ષણ ના નિયમો નું પાલન કરો છો ત્યારે આદર્શ ટ્રાન્સફોર્મર ના કિસ્સામાં v1i1v2i2 વેલ્યુ થશે જો તમે આમ લખો તો I2I1N1N21n જયારે n1 તો આપણે કહીએ છીએ કે ટ્રાન્સફોર્મર આઇસોલેશન ટ્રાન્સફોર્મર છે જ્યારે n1હોય ત્યારે તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અને જો n1હોય તો તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તે છે જેના સેકન્ડરી વોલ્ટેજ પ્રાયમરી વોલ્ટેજ કરતા ઓછો છે જ્યારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ના કિસ્સામાં સેકન્ડરી વોલ્ટેજ તેના પ્રાયમરી વોલ્ટેજ કરતા વધારે છે તેથી હવે ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજ ની યોગ્ય પોલારીટી અને કરંટ ની દિશા મેળવવી મહત્વપૂર્ણ છે તેથી જો V1 અથવા V2 ની પોલારીટી અથવા I1કે I2 ની દિશા બદલાશે તો n ની વેલ્યુ જે આપણે હમણાં જ જોઈ છે આપણે તેને n થી બદલવાની જરૂર છે તેથી આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે n અથવા n નો ઉપયોગ કરવો જોઇએ તેના માટે આપણે ફક્ત નીચેના નિયમોનો ઉપયોગ કરીશું જો V1 અને V2 ડોટેડ ટર્મિનલ્સ પર બંને પોઝિટિવ કે બંને નેગેટિવ હોય તો ટ્રાન્સફોર્મર વોલ્ટેજ સમીકરણમાં n નો ઉપયોગ કરો નહિંતર n નો ઉપયોગ કરો જો I1 અને I2 બંને ડોટેડ ટર્મિનલ્સ મા દાખલ થતા હોય અથવા બંને ડોટેડ ટર્મિનલ્સ ને છોડી રહ્યા હોય તો ટ્રાન્સફોર્મર કરંટ સમીકરણમાં n નો ઉપયોગ કરો નહિંતર n નો ઉપયોગ કરો જો આપણે આ બે નિયમોનું પાલન કરીએ તો વોલ્ટેજ અને કરંટ માટેના ચાર સંભવિત કોમ્બિનેશન મળશે તેથી આપણી પાસે આદર્શ ટ્રાન્સફોર્મર માટે સર્કિટ ના ચાર સંભવિત કોમ્બિનેશન હોઈ શકે છે ચાલો જોઈએ કે તે ચાર સર્કિટ કઈ છે પ્રથમ માં જો તમે જુઓ તો V1અને V2બંને ડોટેડ ટર્મિનલ પર પોઝિટિવ છે તેથી આપણે કહી શકીએ V2V1N2N1 હવે કરંટ I1એ ડોટેડ ટર્મિનલની અંદર ની તરફ વહે છે અને I2કરંટ એ ડોટેડ ટર્મિનલની બહાર ની તરફ વહે છે તેથી I2I1N1N2 હવે બીજા કિસ્સામાં ટર્મિનલની ડોટેડ બાજુ પર વોલ્ટેજ ટર્મિનલ્સ પોઝિટિવ છે તેથી આપણે લખીએ છીએ V2V1N2N1 પરંતુ હવે કરંટ ની દિશા વિરુદ્ધ છે તેથી I2I1 N1N2 અને ત્રીજા કિસ્સામા ડોટેડ ટર્મિનલની ડાબી બાજુએ વોલ્ટેજ નું મૂલ્ય વોલ્ટેજ ની નેગેટિવ પોલારીટી ધરાવે છે અને જમણી બાજુ પર તમારી પાસે વોલ્ટેજ ની પોઝિટિવ પોલારીટી છે તો આપણે લખીશું V2V1 N2N1 હવે કરંટ ના કિસ્સામાં બંને કોઇલ માં જો તમે આ કિસ્સામાં જોશો તો I2I1N1N2 હવે ચોથા કિસ્સામાં તમારા વોલ્ટેજ ની સમાન પોલારીટી છે જેમ આપણે આ કિસ્સામાં જોયું છે જ્યાં V1 એ ડોટેડ ટર્મિનલ પર પોઝિટિવ છે જ્યારે V2 એ ડોટેડ ટર્મિનલ પર નેગેટિવ છે તેથી V2V1 N2N1 જ્યારે કરંટ ના કિસ્સામાં જો તમે જુઓ તો કરંટ I1 ડોટેડ ટર્મિનલની અંદર જઈ રહ્યો છે તે જ સમયે I2 પણ ડોટેડ ટર્મિનલની અંદર જઈ રહ્યો છે કારણ કે જો તમે કરંટ નો માર્ગ શોધી કાઢો તો I2 અહીંથી ડોટેડ ટર્મિનલની અંદર જશે અને ઉપરની બાજુ થી બહાર આવશે તેથી I2I1 N1N2 તેથી તેની સાથે આપણે આપણી આજની ચર્ચાને સમાપ્ત કરી શકીએ જેમાં આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટ માં સંગ્રહિત ઉર્જા વિશે ચર્ચા કરી અને આદર્શ ટ્રાન્સફોર્મર અને તેમના વિવિધ કનેક્શન અને પોલારીટી વિશે પણ ચર્ચા કરી આપણે આદર્શ ટ્રાન્સફોર્મર સંબંધિત આપણી ચર્ચા ચાલુ રાખીશું